ચાલો હવે જોઈએ કે આપણે કેવી રીતે થ્રી ફેઝ ના વેવફોર્મ abc ને α β કોઓર્ડિનેટ્સમાં અને α β કોઓર્ડિનેટ્સ થી d q કોઓર્ડિનેટ્સમાં ફેરવીશું તે DC કોઓર્ડિનેટ્સ છે હવે આ થ્રી ફેઝ ના વેવફોર્મ પર વિચાર કરો ચાલો હું તેમને દોરું હવે આ ટાઈમ અક્ષ સાથે થ્રી ફેઝ વેવફોર્મ છે a ફેઝ b ફેઝ c ફેઝ એક ફેઝ આ રીતે તેથી દરેક વ્યક્તિગત રીતે ટાઇમ વેવફોર્મ નો આકાર છે હવે આ પણ પહેલાંની જેમ સ્પેશલ કોઓર્ડિનેટ્સમાં રજૂ થઈ શકે છે હવે તમારી પાસે ત્રણ પ્લેન હોઈ શકે છે એક ફેઝ એક પ્લેન માં હોઈ શકે છે ચાલો કહીએ કે હોરિઝોન્ટલ પ્લેન b ફેઝ 120 ડિગ્રી ફેઝ માં હોઈ શકે છે c ફેઝ બીજા પ્લેનમાં હોઈ શકે છે જે ફેઝ થી 240 ડિગ્રી છે તેથી તેમના પ્રોજેકશન સ્પેશલ કોઓર્ડિનેટ્સ પર હશે જે આના જેવો દેખાશે તો ચાલો કહી શકીએ કે મારી પાસે ત્રણ અક્ષો છે a અક્ષ b અક્ષ અને c અક્ષ તેઓ 120 ડિગ્રી અથવા 2π 3 રેડિઅન્સથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે ચાલો હું અક્ષના નેગેટીવ ભાગો ને આછા રંગમાં દોરું b ફેઝ એ a ફેઝ થી 2π 3 રેડિઅન્સ થી અલગ છે c ફેઝ એ a ફેઝ થી 4π 3 રેડિઅન્સ થી અલગ છે જે બધા ઘડિયાળની વિરોધી દિશામાં માપવામાં આવે છે હવે આપેલ સમયના ઇન્સ્ટન્ટ પર આના જેવી રેફેરન્સ રેખા ધ્યાનમાં લો આ ત્વરિત સમયે a ફેઝ મહત્તમ છે b તબક્કો અને c ફેઝ નેગેટીવ 0 5 પર છે થ તેથી હું એક ફેઝ મૂલ્ય મૂકીશ આ એક ફેઝ રેખા સાથેનો એક ફેઝ વેક્ટર છે કારણ કે આ a અક્ષ નો આડી હોરિઝોન્ટલ અક્ષ સાથેનો પ્રોજેકશન છે અને તેનું મૂલ્ય 1 છે ચાલો આપણે કહીએ કે આ બધી જ યુનિટ એમ્પ્લીટયુડ વાળા sine વેવ છે તેથી એમ્પ્લીટયુડ 1 છે હવે b ફેઝ અને c ફેઝ બંને અહીં એક મીટિંગ બિંદુ પર છે અને એમ્પ્લીટયુડ 0 5 પર છે હવે હું નેગેટીવ 0 5 મૂકીશ તેથી b ફેઝ અક્ષ અહીં છે નેગેટીવ 0 5 અહીં છે અને c ફેઝ અક્ષ અહીં છે નેગેટીવ c ફેઝ અક્ષ તે બાજુ છે તેથી હું c 0 5 એમ કહીશ હવે આ બંને એકંદરે પરિણામી વેક્ટરમાં ફાળો આપે છે આ 60 ડિગ્રી છે આ 60 ડિગ્રી છે cos 60 0 5 છે તેથી 0 5 થી 0 5 એ 14 છે 0 5 માં 0 5 14 14 વત્તા 14 તેથી એકદમ 0 5 નો ઉમેરો થાય છે તેથી તમારી પાસે કુલ 32 1 5 નું એમ્પ્લીટયુડ હશે તેથી જો તમારી પાસે બધા યુનિટ sine હોય તો તમે 32 પરિણામોનો વેક્ટર પરિણામ વેક્ટર જોશો હવે આપણે કહી શકીએ કે આ ફેઝ છે ઉદાહરણ તરીકે આ ફેઝ વોલ્ટેજ અથવા ફેઝ કરંટ હોઈ શકે છે જો તમે આ રેફરન્સ રેખાને ટાઈમ અક્ષ સાથે ખસેડો ટાઈમ અક્ષ સાથે સહેલાઇથી ખસેડો તો આ વેક્ટર અહીં ત્રિજ્યા 32 ના એમ્પ્લીટયુડ ના વર્તુળ તરીકે લખાશે તેથી આ કેવી રીતે બનશે તે જ તે બે ફેઝ ની સિસ્ટમની જેમ જ આપણે α β સિસ્ટમ જોયું છે હવે આ ત્રણ ફેઝ ની સિસ્ટમ આપણે તેને α β સિસ્ટમમાં રૂપાંતરિત કરવું પડશે તેથી તમે તેને બે ફેઝ ની સિસ્ટમ ઓર્થોગોનલ સિસ્ટમ અને α β સિસ્ટમમાંથી મેળવી શકશો ચાલો આપણે તેને ફરતા d q રેફરન્સ ફ્રેમમાં અનુવાદિત કરીએ અવલોકન કરો આની સાથે મારી પાસે આ દિશામાં પરિણામી વેક્ટર છે અને પછી ચાલો કહીએ કે હું ટાઈમ શિફ્ટ કરું છું અને આ બિંદુએ c મહત્તમ નેગેટીવ છે તેથી તે આ રેખા ની સાથે છે તેથી તે આ જેવું હશે રેફરન્સ પરિણામ વેક્ટર પછી જો હું બીજી વખત સ્થાનાંતરિત કરું તો અહીં b મહત્તમ B સાથે છે તેથી પરિણામે તમે જોશો કે પરિણામ આ રીતે જાય છે અને પછી a દિશામાં નેગેટીવ જાય છે પછી અહીં c મહત્તમ છે તમે જોશો કે તે આ દિશામાં છે પછી અહીં b નેગેટીવ મહત્તમ છે તે આ દિશામાં છે અને પછી ફરીથી એક સાયકલ પૂર્ણ થાય છે તેથી તમે જુઓ છો કે પરિણામી વેક્ટર સંપૂર્ણ પરિભ્રમણ કરે છે તેથી તે આ વર્તુળને આ રીતે ટ્રાન્સ્ક્રાઇબ કરે છે હવે હું α β અક્ષો દોરું હવે મારી પાસે α β અક્ષ છે તેના પર હું abc અક્ષોને સુપરપોઝ કરીશ અને મને આ રીતે વેક્ટર ra વેક્ટર rb અને rc લેવા દો તેથી આ ફક્ત એક આર્બિટરી વેક્ટર છે તો ra એ y અક્ષ સાથે છે rb એ B અક્ષ સાથે છે rc એ C અક્ષ સાથે છે હવે આપણું કામ abc વેક્ટર્સને કન્વર્ટ કરવાનું છે આ ia ib ic અથવા va vb vc રજૂ કરી શકે છે તેથી α β કોઓર્ડિનેટ સિસ્ટમના કોઈપણ આર્બિટરી abc વેક્ટર તો abc નું α β માં રૂપાંતરણ ચાલો આપણે આ કરીએ હવે વેક્ટર R જે ra rb rc raej0 ની રચના છે પોલાર કોઓર્ડિનેટ્સ rb rb એ b અક્ષોના સંદર્ભમાં સંદર્ભિત કરવામાં આવે છે જે કોણ 2π 3 પર હોય છે rbe2π 3 અને rc C અક્ષનો સંદર્ભ લે છે જે rce2π3 છે તેથી આ વેક્ટર છે પરિણામે વેક્ટર R હવે તે વિસ્તૃત કરો તમારી પાસે ra rbcos2π3 rccos4π3 j rbsin2π3 rcsin4π3 આ કાલ્પનિક ભાગ છે હવે cos અને sines માટેનાં મૂલ્યો મૂકો ra rB2 rc2 કારણ કે sin2π3 is 12 cos4π 3 is 12 છે તેથી આ વાસ્તવિક ભાગ હશે વત્તા jrb × √32 આ sin 2π 3 માઇનસ rc √ 32 sin4π3 √32 છે તો આ કાલ્પનિક ભાગ હશે તો આ rαjrβ સ્વરૂપનું છે તેથી આ rα હશે આ rβ હશે ચાલો હવે આ rα rβ ને મેટ્રિક્સ ફોર્મ rαjrβ માં રજૂ કરીએ તેથી rα rβ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સમાંથી પસાર થાય છે જે હવે ra 1 માઇનસ અડધો ભાગ છે આ માઇનસ અડધો ભાગ છે અને પછી rβ rα તરફથી કોઈ ફાળો નથી તે શૂન્ય છે rb નો ફાળો √3 2 છે અમારા rc નો ફાળો √3 2 છે અને પછી તમે તેને આ વેક્ટર ra rb rc થી ગુણાકાર કરો તો આ આપણું ટ્રાન્સફોર્મેશનછે તેથી આમાંથી આપણે જોઈએ છીએ કે આપણે rα rβ મેળવી શકીએ છીએ તેથી આ તે વેક્ટર Rαβ છે જે α β કોઓર્ડિનેટ્સમાં રજૂ કરે છે અને ઇનપુટ્સ ra rb rc છે અને તેને આ ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સમાં પસાર કરે છે તમને rα rβ α β કોર્ડીનેટ સિસ્ટમમાં મળે છે તો આ abc નું α β ટ્રાન્સફોર્મેશન છે હવે ચાલો αβ કોઓર્ડિનેટ વેક્ટરને dq માં કન્વર્ટ કરીએ તેથી αβ થી dq ટ્રાન્સફોર્મેશન dq એ સિંક્રનસ રેફરન્સ ફ્રેમ છે જે ફરતી હોય છેα β નિશ્ચિત સ્થિર છે તો ચાલો આપણે કહીએ કે Rdq એ Rαβ e Jρ ની બરાબર છે જ્યાં ρ તે αβ કોઓર્ડિનેટ અને dq કોઓર્ડિનેંટ સિસ્ટમ વચ્ચેનો કોણ છે તો આ છે rα j rβcos ρ j sin ρ તેથી તમે તેને વિસ્તૃત કરો તમે તે જોશો તમે તેને આ રીતે મેળવશો હવે આ rd છે અને આ rqછે જેથી તે rdjrq તો rd અને rq શું છે હું તેને મેટ્રિક્સ ફોર્મમાં મૂકી શકું છું rd આ છે cosρઅંદર આવશે sinρ અંદર આવશે rq એ માઇનસ sinρ અને cosρ છે અને હું ઇનપુટ વેક્ટર મૂકી શકું છું જે rα rβ છે તેથી આ વસ્તુને આ કોમ્પેક્ટ મેટ્રિક્સ ફોર્મમાં મૂકવામાં આવી છે અને આ αβ થી dq ટ્રાન્સફોર્મેશન હશે અને આ એક વેક્ટર છે એમ કહી શકે કે dq રેફરન્સ ફ્રેમમાં છે તેથી ચાલો આપણે તે dq રેફરન્સફ્રેમ પર એક નજર કરીએ આ αβ કોર્ડીનેટ સિસ્ટમ છે ચાલો આપણે તે જેવું આર્બિટરી વેક્ટર લઈએ અને આ લાલ લીટી dq રેફરન્સ ફ્રેમની d અક્ષ છે આ q અક્ષ છે ઓર્થોગોનલ છે અને dq અક્ષને αβ અક્ષ દ્વારા એક ખૂણા ρ દ્વારા ખસેડવામાં આવે છે જો આ કોણ ρ એ ભિન્ન કોણ છે તો આપણે કહીએ કે તે ωt પર બદલાય છે જ્યાં ω રેડિયન ફ્રેકવંસી રજૂ કરે છે તેથી જો તે 50 હર્ટ્ઝ પર ફરતું હોય તો પછી 2π 50 હર્ટ્ઝ ગુણ્યાં ટી આ ખૂણો હશે અને આ ખૂણો ફરતું થઈ જશે 50 હર્ટ્ઝના દરે વધશે અને આ dq કોઓર્ડિનેટ સિસ્ટમ ફરતી થઈ રહી છે જો આ વેક્ટર કરંટ અથવા વોલ્ટેજનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ફરીથી 50 હર્ટ્ઝ પર ફરતું હોય તો પછી આ dq રેફરન્સ ફ્રેમ વોલ્ટેજ અથવા કરંટ વેક્ટર સાથે સિંક્રનાઇઝ કરવામાં આવશે અને dq અક્ષ રેફરન્સ ફ્રેમ પર પ્રોજેક્શન કરવામાં આવશે જે અચળ સ્થિર છે અને dq કોર્ડીનેટ સિસ્ટમ માં DC હશે તેથી જો તમે dq અક્ષ રેફરન્સ ફ્રેમ પર કંટ્રોલર સર્કિટ્સ અને કંટ્રોલર અલ્ગોરિધમ્સ મૂકો છો તો બધા પેરામીટર DC હશે તેથી જો હું આ વેક્ટરને dq રેફરન્સ ફ્રેમ rq અને rd પર પ્રોજેક્ટ કરું છું તો rq rd ની આ સંબંધિત કિંમતો હંમેશા નિશ્ચિત રહેશે જો કે જો આ વેક્ટરને નિયત અને αβ અક્ષોના રેફરન્સ સાથે પ્રોજેક્ટ કરવામાં આવે છે અંદાજવામાં આવે છે હવે αβ અક્ષોના સંદર્ભમાં આ વેક્ટર ફરતું હોય છે આ વેક્ટર ફરતા હોય છે અને તેથી α મૂલ્ય અને β મૂલ્ય સાઇનોસોઈડ રૂપે બદલાશે જો તે સાઇનોસોઈડલ વેવ શેપ હોય અને જેમ કે આ dq રેફરન્સ ફ્રેમ પણ અહીં ગ્રીન વેક્ટર સાથે ફરતી હોય છે rd અને rq અચલ રહેશે અને તેથી dq રેફરન્સ ફ્રેમમાં બધું DC દેખાશે હવે આ ખ્યાલ છે તો આ રીતે આપણે abc sin વેવ થ્રી ફેઝ sin વેવ ને αβ બે ફેઝ માં રૂપાંતરિત કર્યાsin વેવ ના જથ્થા અને α β માંથી DQ રેફરન્સ ફ્રેમ માં રૂપાંતરિત કર્યા છેએ આ rd rq છે જે DC સ્વરૂપમાં છે જો તમે dq રેફરન્સ ફ્રેમ માં સેટ કરી રહ્યાં છો અને વેક્ટરને જોઈ રહ્યા છો